બધા ને નમસ્તે છેલ્લા લેક્ચરમાં આપણે મેટીંગની મૂળભૂત પદ્ધતિઓ શીખી હતી જે સોલિડ વર્ક્સમાં ઉપલબ્ધ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોડક્ટ ડિઝાઇનમાં પાર્ટને એસેમ્બલ કરવામાં થાય છે તેથી આપણે મૂળભૂત પદ્ધતિઓ શીખી લીધી છે હવે તે પદ્ધતિઓ આપણે એક સંપૂર્ણ પ્રોડક્ટની રચનામાં લાગુ કરીશું જે સિંગલ સિલિન્ડર એન્જિન છે તેથી આપણે તે જ રીતે ન્યુ પર જઈશું આપણે નવું સોલિડ વર્ક્સ ડોક્યુમેન્ટ ખોલીશું જે આપણે એસેમ્બલી પર કામ કરીશું ok ક્લિક કરો આ સિંગલ સિલિન્ડર એન્જિન બનાવવા માટે મેં આ 6 પાર્ટ પહેલાથી જ તૈયાર કર્યા છે આપણે આ બધાને સિલેક્ટ કરીશું અને હું તેને એકબીજાની બાજુમાં મૂકી રહ્યો છું આ ક્રેંક રોડ છે આ ક્રેન્કશાફ્ટ છે ફિન કેસિંગ ક્રેંક કેસિંગ પિસ્ટન પિન અને પિસ્ટન પોતે આપણે આ છ પાર્ટને એસેમ્બલ કરવાની જરૂર છે તેથી જ્યાં સુધી આપણે જે શીખ્યા છે આપણે આ જ્ઞાનનો ઉપયોગ તેને ફિક્સ કરવા માટે કરીશું તેથી ચાલો આ ક્રેન્ક કેસિંગને સિલેક્ટ કરીએ અને રેફરન્સ માટે આને ફિક્સ કરીએ તેથી આપણે સાહજિક રીતે સમજી શકીએ છીએ કે આ ક્રેંક આ સ્લોટમાં ફિટ થવી જોઈએ છે આને ફિક્સ કરવા માટે કઈ મેટની પદ્ધતિ લાગુ કરી શકાય તે તમે અનુમાન લગાવી શકો છો સાચો જવાબ કોનસેન્ટ્રિક સંબંધ છે આ પાર્ટ આ નળાકાર સપાટીને આ કેસીંગ સિલિન્ડર સાથે કેન્દ્રિત કરવાની જરૂર છે અને તેને મેટ કરશે ok ક્લિક કરો તેથી આ એવી રીતે એસેમ્બલ કરવામાં આવી છે કે આ ક્રેન્કશાફ્ટ ક્રેંક કેસિંગ સાથે કેન્દ્રિત છે જો કે આ લેટરલ દિશામાં આગળ વધી શકે છે આને ફિક્સ કરવા માટે આપણે આ ક્રેન્કશાફ્ટની આ ધાર અને ક્રેન્ક કેસિંગની આ ધારને એકબીજા સાથે કોઈન્સાઈડ કરવાની જરૂર છે અને આપણે આ મિનિ ટૂલબાર પર ok ક્લિક કરીશું તેથી હવે આ ખૂબ જ સારી રીતે ફિક્સ છે અને માત્ર પરિભ્રમણની ડિગ્રી ઓફ ફ્રિડમ રહે છે હવે આપણે આ ફિનને ક્રેન્ક કેસિંગ ઉપર ફિક્સ કરી શકીએ છીએ આ સિંગલ સિલિન્ડર એન્જિન ના કવર તરીકે આ માટે હું આ ધાર અને આ ધારને સિલેક્ટ કરું છું હું તેને મેટ કરીશ તમે ok ક્લિક કરો તેથી હવે આપણે જોઈ શકીએ છીએ કે આ આ ધાર સાથે મેટ થયેલ છે તેથી હવે આપણે ઇચ્છીએ છીએ કે આ ફિનને આ ક્રેન્ક કેસિંગ પર મુકવામાં આવે આ માટે હું આ ધાર અને આ ક્રેન્ક કેસીંગની આ ધારને સિલેક્ટ કરું છું હું તેને સિલેક્ટ કરીશ બરાબર હવે આપણી પાસે સિંગલ સિલિન્ડર એન્જિનના આ 6 પાર્ટ છે જે વિશિષ્ટ એસેમ્બલી સંબંધો સાથે એક બીજામાં એસેમ્બલ થવા જોઈએ સૌ પ્રથમ આપણે આ ક્રેન્ક કેસિંગને સિલેક્ટ કરીશું અને અંતર્જ્ઞાન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આ ક્રેન્કશાફ્ટને આ ક્રેંક કેસિંગમાં ફિક્સ કરવું જોઈએ આ ક્રેન્ક તમે માત્ર અનુમાન કરી શકો છો કે આ શાફ્ટને આ ક્રેન્ક કેસિંગમાં ફિક્સ કરવા માટે તેમની વચ્ચે શું સંબંધ હોવાનીની જરૂર છે સાચો જવાબ કોનસેન્ટ્રિક સંબંધ છે તમે ફક્ત આ બે સપાટીઓ સિલેક્ટ કરી શકો છો આપણે મેટ પર ક્લિક કરીશું અને તે આપમેળે આ કોનસેન્ટ્રિક સંબંધનો અંદાજ લગાવે છે અને ok ક્લિક કરો હવે આપણે જોઈ શકીએ છીએ કે તે સફળતાપૂર્વક સ્લોટમાં ફિક્સ થઈ ગઈ છે જો કે આ મેટ કરી શકે છે અને આ લેટરલ દિશામાં આગળ વધી શકે છે આને ફિક્સ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ કે આપણે આ ક્રેન્ક કેસિંગની ધાર સાથે આ ધારને કોઈન્સાઈડ કરવી પડશે અને આપણે તેને મેટ કરીશું અને આપણે તેને લોક કરીશું તેથી હવે તે સરસ અને સારું છે અને આપણે આ જોઈ શકીએ છીએ હવે આપણી પાસે આ સિંગલ સિલિન્ડર એન્જિન માટે 6 જુદા જુદા પાર્ટ છે અને પાર્ટ વચ્ચેના સંપૂર્ણ સંબંધને માનીને આપણે આને એસેમ્બલ કરીશું તેથી સૌ પ્રથમ આપણે આ ક્રેન્ક કેસિંગ લઈશું અને અંતર્જ્ઞાન દ્વારા આપણે આ ક્રેંક ક્રેંકશાફ્ટએ આ ક્રેન્ક કેસીંગમાં ફીટ થવા જોઈએ તેવું અનુમાન લગાવી શકીએ છીએ તમે કલ્પના કરી શકો છો કે આ ક્રેન્કશફ્ટને આ ક્રેંક કેસિંગ સાથે શું સંબંધ હોવો જરૂરી છે સાચો જવાબ કોનસેન્ટ્રિક સંબંધ છે આપણે આ બે સપાટીઓ સિલેક્ટ કરવાની રહેશે મેટ પર જઈશું અને તેણે સફળતાપૂર્વક એકબીજા સાથે સંકળાયેલ કોનસેન્ટ્રિક સંબંધને શોધી કાઢ્યો છે આપણે ok ક્લિક કરીશું તેથી તમે જોઈ શકો છો કે આનો કોનસેન્ટ્રિક સંબંધ છે જો કે તે લેટરલ દિશામાં આગળ વધી શકે છે તેથી આને ફિક્સ કરવા માટે આપણે ક્રેન્કશાફ્ટ અને આ ક્રેન્ક કેસીંગની બે ધાર સિલેક્ટ કરીશું અને આપણે તેને કોઈનસાઈડ બનાવીશું અને આપણે આ મીની ટૂલબારમાં ok સિલેક્ટ કરીશું હવે હજી પણ આપણે જોઈ શકીએ છીએ કે આ ક્રેન્કશાફ્ટ લેટરલ દિશામાં આગળ વધી રહ્યો છે તેને ફિક્સ કરવા માટે આપણે તેને એકબીજા સાથે કોઈનસાઈડ કરવા માટે બે ધાર આ ધાર અને આ વિશિષ્ટ ધાર સિલેક્ટ કરીશું તેથી હવે આપણે જોઈ શકીએ કે આ સરસ અને સારું છે ફક્ત એક ડિગ્રી ઓફ ફ્રિડમમાં ફરે છે અને તે લેટરલ દિશામાં આગળ વધી શકતું નથી હવે આ ક્રેન્ક આ ફિન કેસિંગને ક્રેન્કશાફ્ટ ઉપર આ ફિક્સ કરીએ માફ કરશો આ ક્રેન્ક કેસિંગ આ માટે આપણે આ ધાર અને ક્રેન્ક કેસિંગની આ ધાર સિલેક્ટ કરીશું આપણે તેને કોઈનસાઈડ કરવા માટે મેટ કરીશું ok ક્લિક કરો આ સફળતાપૂર્વક મેટ થયેલ છે તેથી જો કે તે અન્ય દિશાઓમાં પણ ફરી અથવા ખસી શકે છે તેને ફિક્સ કરવા માટે હું આ ધાર અને આ ધારને કોઈનસાઈડ કરવા માટે સિલેક્ટ કરીશ અને તે સફળતાપૂર્વક ક્રેન્ક કેસિંગ પર ગોઠવે છે હવે ત્યાં ત્રણ પાર્ટ બાકી છે ક્રેન્ક રોડ અને આ પિન અને પિસ્ટન તેથી આ ક્રેંક રોડ આ ક્રેંકશાફ્ટ સાથે જોડાયેલ હોવા જોઈએ તેથી તે ક્રેંકશાફ્ટના ફરવાની સાથે ખસી શકે છે તેથી આ માટે આપણે અનુમાન લગાવી શકીએ કે આ ક્રેંક રોડના આ હોલને આ ક્રેન્કશાફ્ટ સાથે કોનસેન્ટ્રિક સંબંધ હોવો જોઈએ આપણે આ સપાટી અને આ સપાટીને સિલેક્ટ કરીશું અને તેને કોનસેન્ટ્રિક તરીકે મેટ કરીશું તમે તેને અહીં જોઈ શકો છો હવે તેના પર પિસ્ટન જોડવા માટે આપણે આ માટે પિસ્ટન સિલેક્ટ કરીશું કારણ કે આ પિસ્ટનમાં ક્રેન્ક રોડ છે આ ઝોનમાં તેને ફિક્સ કરવું પડશે તેથી આ માટે આપણે આ ક્રેન્ક રોડની ધાર અને આ પિસ્ટનની આંતરિક બાજુની ધાર સિલેક્ટ કરીશું અને તેને કોઈનસાઈડ બનાવીશું અને આપણે ok ક્લિક કરીશું તેથી તમે જોઈ શકો છો કે આ પિસ્ટન આમાં ફિક્સ છે અને અંતે આપણે આ પિન દાખલ કરીશું અને આ પિન સપાટી આ સ્પેસ સાથે કોનસેન્ટ્રિક હોવી જોઈએ આપણે અહીં સપાટી સિલેક્ટ કરીશું અને તે કોનસેન્ટ્રિક તરીકે ફિક્સ છે જો કે આ પિન લેટરલ દિશામાં આગળ વધી શકે છે આને ફિક્સ કરવા માટે આપણે બીજો સંબંધ બનાવવો પડશે કે આ પીનની આ સપાટી આ પિસ્ટનની નળાકાર સપાટી પર ટેન્જેન્ટ હોવી જોઈએ આપણે આ બે સિલેક્ટ કરીશું અને જો સોલિડ વર્ક્સ મેટ તે આપમેળે ટેન્જેન્ટ સંબંધ શોધી કાઢે છે તો આપણે ok ક્લિક કરીશું તેથી તે ફિક્સ છે સારું અને સારું તેથી હજી પણ આ ફિન કેસિંગમાં આને ફિક્સ કરવાની જરૂર છે આ માટે આપણે અનુમાન કરી શકીએ કે આ પિસ્ટન સાથે આ ફિન કેસિંગ કોનસેન્ટ્રિક હોવું જોઈએ અને આપણે મેટ પર ક્લિક કરીશું અને આપણે સીધા જ કોનસેન્ટ્રિક સંબંધ જોશું અને ok ક્લિક કરીશું હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ સબંધ આ એસેમ્બલી ખૂબ સારી રીતે એસેમ્બલ કરવામાં આવે છે અને આ એન્જિન સરસ અને સારી રીતે કાર્ય કરે છે આ એન્જિનને ફરતું જોવા માટે સોલિડ વર્ક્સ આ સિમ્યુલેશનની સુવિધા પણ આપે છે આ માટે આપણે આ મોશન સ્ટડી પર જવું પડશે મોશન સ્ટડીમાં બોટમ પેનમાં આપણી પાસે આ મોટર વિકલ્પ છે આ મોટર માટે આપણી પાસે આ મોટર વિકલ્પ છે આ મોટરમાં આપણે મોટર સિલેક્ટ કરીશું આ કોમ્પોનન્ટને પૂછે છે કે જેને ફેરવવું છે સોલિડ વર્ક્સ આ મોટર વિકલ્પ આપે છે આ મોટર વિકલ્પમાં તે એવા કોમ્પોનન્ટની માંગ કરે છે જે મોટર દ્વારા ફેરવવું છે તેથી આપણે ઇચ્છીશું કે આ ક્રેન્કશાફ્ટ મોટર દ્વારા ફેરવાય આપણે આ સિલેક્ટ કરીશું આપણે આ મોટર માટે આ rpm સિલેક્ટ કરી શકીએ છીએ જે આપણે લાગુ કરવા છે ચાલો આપણે તેને 50 કરીએ અને આપણે ok ક્લિક કરીશું અને સેટિંગ્સમાં મોશન સેટિંગ્સ આપણે ફ્રેમ પર સેકન્ડ 30 રાખીશું તમે ok ક્લિક કરો તેથી હવે અહીં ટૂલ એનિમેશન ટૂલબારમાં આપણે બેઝિક મોશન સિલેક્ટ કરીશું અને આપણે પ્લે કરીશું તમે જોઈ શકો છો કે આ એનિમેશન સારી રીતે ચાલે છે તમે આની અવધિ પણ વધારી શકો છો હાલમાં તે ફક્ત 5 સેકંડનો છે તમે આ એન્જિનની મોશન જોઈ શકો છો અને સિંગલ સિલિન્ડર માફ કરશો હવે તમે આ પિસ્ટનની મોશન અને સિંગલ સિલિન્ડર એન્જિનની જેમ આ ક્રેન્કશાફ્ટ ક્રેન્કકેસ અને ફિન સાથેના સંબંધમાં ક્રેન્કશાફ્ટ જોઈ શકો છો તે સારી રીતે કામ કરી રહ્યું છે આ પ્રકારના એનિમેશનને સેવ કરવા માટે આપણે સેવ એનિમેશન પર જઈશું આ આપણને આ એનિમેશન સેવ કરવાની મંજૂરી આપે છે જે આપણે હમણાં જ મીડિયાના રૂપમાં જોયું છે તેથી આપણે આ સિલેક્ટ કરીશું આપણે આનું નામ એન્જિન રાખશું અને આપણે સેવ કરીશું આ આ કમ્પ્રેશન ગુણવત્તા માટે પૂછે છે આપણે થઈશું ok તે સિમ્યુલેટ કરવામાં સમય લે છે હવે આપણે બનેલી ફાઇલને અહીં જોઈ શકીએ છીએ આ તે છે કે તમે તેને અહીં પ્લે કરી શકો છો આ સિંગલ સિલિન્ડર એન્જિન માટે જનરેટ થયેલ એનિમેશન છે તેથી હવે સોલિડ વર્ક્સ સુવિધાઓમાં આ મોશન સ્ટડી હતો તેથી અંતે હું તમને તે એક્સપ્લોઝિવ વ્યૂ વિશે પણ જણાવવા માંગું છું જે આપણે શરૂઆતમાં કાતર પવન પવનચક્કી અને ટ્રેક્ટરના કિસ્સામાં જોયું હતું તે જોવા માટે આપણી પાસે આ વિકલ્પ એક્સપ્લોડેડ વ્યૂ છે આપણે આ એક્સપ્લોડેડ વ્યૂ પર ક્લિક કરીશું હવે આ એક્સપ્લોડેડ વ્યૂમાં એક પેન છે અને આ તે એક્સપ્લોડેડ વ્યૂની સેટિંગ્સ છે આ માટે આપણે પાર્ટમાંથી કોઈ એક સિલેક્ટ કરવો પડશે આ ત્રણ અક્ષો આપે છે જે આપણને આ પાર્ટને ત્રણ દિશાઓમાં ખસેડવાની મંજૂરી આપે છે તો ચાલો આ Z ડિરેક્શન સિલેક્ટ કરીએ આપણે આ કેસીંગને આ બેકવર્ડ દિશામાં ખસેડીશું હવે આપણે આ પિનને X ડિરેક્શનમાં બહાર લઈ જઈશું અને આપણે આ પિસ્ટનને ટોપ પર ખસેડીશું અને આપણે ટુ વે મોશન પણ ખસેડી શકીએ છીએ પિસ્ટનમાં વધારાની મોશન Z Y અને Z કહો આપણે આ ક્રેન્ક રોડને તેમાંથી લઈ જઈશું અને આ ક્રેન્ક્સશાફ્ટ X પોઝિટિવ X દિશામાં અને આ ક્રેંક કેસિંગ નેગેટિવ Y તેથી આ સિંગલ સિલિન્ડર પિસ્ટન એસેમ્બલી માટે એક્સપ્લોડેડ વ્યૂને પૂર્ણ કરે છે અને આપણે એકવાર ok ક્લિક કરીશું એક્સપ્લોડેડ વ્યૂ પૂર્ણ થાય છે આ એક્સપ્લોડેડ વ્યૂને એનિમેટ કરવા માટે આપણે આ એસેમ્બલીમાં જવું પડશે આપણે એસેમ્બલી પર ક્લિક કરીશું અને આપણે એનિમેટ કોલેપ્સ સિલેક્ટ કરીશું તેથી તે તે રીતે કોલેપ્સ થઈ જશે કારણકે આપણે એક્સપ્લોડેડ કર્યું છે તેથી આ એનિમેશન માટે ટૂલબાર અહીં છે આપણે તેને ઝડપી બનાવી શકીએ છીએ અથવા આપણે તેને ધીમું ચલાવી શકીએ છીએ એ જ રીતે જો તે એક વખત કોલેપ્સ થાય તો આપણે તે એક્સપ્લોડ થતાં તેને પણ એનિમેટ કરી શકીએ છીએ આ મોશન સ્ટડીમાં આપણે જે કર્યું છે તે જ આપણે આ મૂવીને મીડિયા તરીકે સેવ કરી શકીએ છીએ આપણે સેવ એનિમેશન સિલેક્ટ કરીશું આપણે ફાઇલ નામ તરીકે એક્સપ્લોડ સિલેક્ટ કરીશું અને આપણે તેને સેવ કરીશું ok આપણે ફરીથી ગ્રાફિક્સ સિમ્યુલેટ કરીશું અને આપણે અહીં ફાઇલ જોઈ શકીએ છીએ આ એક્સપ્લોડ થાય છે તમે આ એનિમેશનને સરસ રીતે જોઈ શકો છો અંતમાં આપણે મૂળભૂત મૂળભૂત પ્રકારના મેટ વિશે શીખ્યા છે જે પ્રોડક્ટ ડિઝાઇન માટેના વિવિધ પાર્ટની એસેમ્બલી માટે જરૂરી છે તેથી એક છેલ્લી વસ્તુ જે આપણે જાણવાની જરૂર છે તે છે કે આ એસેમ્બલીઓને સેવ કરવી તેથી આપણે આ ફાઇલ પર જઈશું અને તેને સેફ રૂપે ચિહ્નિત કરીશું જે આપણને આ માટે પૂછશે આપણને આ ફાઇલ નામ માટે પૂછે છે આપણે તેને f 1 તરીકે ચિહ્નિત કરીશું અને આ આપણને ડોટ asm તરીકે સેવ કરી છે આ ડોટ asm ફાઇલ આ એસેમ્બલીની સ્થિતિ છે આપણે તેને ફરીથી ચકાસી શકીએ છીએ આપણે આ બંધ કરીશું અને આપણે asm ફાઇલ ખોલીશું જે આપણે હમણાં જ સેવ કરી છે f 1 આપણે ok ક્લિક કરીશું તેથી હવે આપણે પહેલાં જે પણ કામગીરી કરી છે તે સ્ટેટ તરીકે સેવ કરવા માં આવે છે અને આપણે પહેલા જેવું બધું જોઈ શકીએ છીએ તેથી આપણે તેને કોઈપણ અન્ય કમ્પ્યુટર પર ચલાવી શકીએ છીએ અથવા આપણે તેને કોઈને આપી શકીએ છીએ જેથી કેટલાક ઉદ્યોગ અથવા કંઈપણ તેથી અહીં આ એનિમેશનનો અંત આવે છે અને અહીં આ એસેમ્બલી પ્રક્રિયા અને તેમના એનિમેશન અને મોશન સ્ટડીનો અંત આવે છે તેથી આ એસેમ્બલી અને મોશન સ્ટડી માટે આ એક ખૂબ જ મૂળભૂત પરિચય હતો તેથી ખૂબ ખૂબ આભાર